નમસ્કાર હવે અમે સર્વિસ માર્કેટિંગના કોર્સના પાઠ 16 પર આવીએ છીએ હવે અમે સર્વિસ પ્રોડક્ટ પર નજર કરીએ છીએ અમે પ્રોડક્ટ સર્વિસનું ફૂલ અને સર્વિસીસ કોન્સેપ્ટ વિકસિત કરીએ છીએ 1992 માં પ્રોફેસર ક્રિસ્ટોફર એચલોવેલોકે સર્વિસ ના ફૂલ વિશે લખ્યું હતું જે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે જેની પાછળથી ચર્ચા કરવામાં આવશે મુખ્ય સર્વિસ ગ્રાહક અથવા તેની સંપત્તિના પરિવર્તન સાથે સંકળાયેલા સર્વિસ પરિણામ સાથે સંબંધિત છે જેના માટે ગ્રાહક પ્રથમ સર્વિસ ખરીદે છે સ્થાન આકૃતિમાં બતાવેલ આઠ પૂરક સર્વિસ ને આકૃતિમાં બતાવેલી સુવિધા સર્વિસ માં વધુ વિભાજિત કરી શકાય છે અને તેને વધુ સરળતા સર્વિસ અને વિસ્તૃત સર્વિસ માં વહેંચી શકાય છે માહિતી પૂરી પાડવી ઓર્ડર લેવો બિલ આપવું અને ચુકવણી પ્રાપ્ત કરવી એ મુખ્ય સર્વિસ ની ડિલિવરીની સુવિધા આપે છે અને તેની સાથે પૂરી પાડવામાં આવવી જોઈએ સલાહ આતિથ્ય સલામતી અને સંચાલન અપવાદો સર્વિસ ને વધારી રહ્યા છે જે સર્વિસ સાથે સુસંગત ગ્રાહકની જરૂરિયાતોને આધારે વિવિધ સ્તરે પૂરી પાડવામાં આવી શકે છે ખ્યાલ અને સર્વિસ મિશ્રણ છે પરામર્શમાં સર્વિસ નો ઉપયોગ કરવામાં સલાહ ગ્રાહક તાલીમ અને પરામર્શ આપવાનો સમાવેશ થાય છે અને સર્વિસ સાથે સંકળાયેલા ઉત્પાદનો આતિથ્ય વૃદ્ધિ સર્વિસ સાથે જોડાયેલી સર્વિસ નો સમાવેશ થાય છે જે ગ્રાહકને આરામ આપવા માટે રચાયેલ છે તેમાં પરિવહન સુરક્ષા ગ્રાહકને શુભેચ્છા આપવી પીવાનું પાણી ખોરાક અને પીણાંની ઓફર શૌચાલય અને વોશરૂમની જોગવાઈ રાહ જોવાની જગ્યાઓ અને બેઠક જેવી સુવિધાઓ મેગેઝિન અને અખબારો મનોરંજન અને હવામાન સુરક્ષાનો સમાવેશ થાય છે સલામતીમાં ગ્રાહકોની સંભાળ રાખવી જેમ કે પાલતુ સંભાળ સલામત કાર પાર્કિંગ છૂટક આઉટલેટ પર સામાન રાખવો વગેરેનો સમાવેશ થાય છે સૂચનો અને પ્રશંસાનું સંચાલન છે અપવાદોના સંચાલનમાં ફરિયાદનું સંચાલન અને નિવારણ ચોક્કસ સમય દરમિયાન વિન્ડો ડિલિવરી જેવી વિશેષ વિનંતીઓનું ધ્યાન રાખવું અકસ્માત સંભાળવા જેવી સમસ્યાનું નિરાકરણ અને સૂચનો અને સવિનયને સંભાળવાનો સમાવેશ થાય છે તેથી આ સર્વિસ નું ફૂલ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં માહિતી પરામર્શ ઓર્ડર લેવો આતિથ્ય સલામતી અપવાદો બિલિંગ ચુકવણીનો સમાવેશ થાય છે જેમ આપણે અગાઉ ચર્ચા કરી હતી Fitzsimmons અને Fitzsimmons એ તેમના પુસ્તકમાં સર્વિસ ટર્મ કોન્સેપ્ટને વ્યાખ્યાયિત કર્યો છે જેનું શીર્ષક છે ન્યુ સર્વિસ ડેવલપમેન્ટ ક્રિએટિંગ મેમોરેબલ એક્સપિરિયન્સ તદનુસાર સર્વિસ કોન્સેપ્ટને કંપની શું કરે છે અને તેના ગ્રાહકો સર્વિસ માંથી શું અપેક્ષા રાખી શકે છે તે મુજબ સર્વિસ ખ્યાલમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે પ્રથમ મૂલ્ય છે જે ગ્રાહકો ફોર્મ અને કાર્ય માટે ચૂકવણી કરવા તૈયાર છે સર્વિસ નો એકંદર આકાર તે કેવી રીતે બનાવવામાં આવે છે અને તે કેવી રીતે સંચાલિત થાય છે અનુભવ ગ્રાહકો દ્વારા અનુભવાયેલો અનુભવ છે પરિણામો ગ્રાહક અને સર્વિસ પૂરી પાડતી સંસ્થાને સર્વિસ પૂરી પાડે છે તે જણાવેલ અથવા ધારેલા લાભો પુસ્તકમાં આપેલ બે એરલાઇન્સના સર્વિસ ખ્યાલોનું ઉદાહરણ આગળની સ્લાઇડમાં લખવામાં આવ્યું છે તેથી અહીં તમે 2 એરલાઇન્સની સર્વિસ ખ્યાલો મૂલ્ય ફોર્મ અને કાર્ય અનુભવ અને પરિણામના સમયમાં સર્વિસ ખ્યાલ જુઓ છો અને 2 એરલાઈન્સ બ્રિટિશ એરવેઝ અને ઈઝી જેટ તેથી બ્રિટીશ એરવેઝ એ વૈશ્વિક કવરેજ ઉચ્ચ કિંમતે ઉન્નત ગ્રાહક સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવેલ મૂલ્ય છે સરળ જેટ માટે મૂલ્ય રાષ્ટ્રીય કવરેજ છે અને નીચા ભાવ સાથે રૂટ પસંદ કરો ફોર્મ અને કાર્ય બ્રિટીશ એરવેઝ સંકલિત નેટવર્ક વૈશ્વિક રૂટ સ્ટ્રક્ચર્સ હબ અને સ્પોક ઓપરેશન્સ છે ઈસ્ટ જેટ એકલા નેટવર્ક રાષ્ટ્રીય નેટવર્ક અને પોઇન્ટ ટુ પોઇન્ટ ઓપરેશન્સ છે ઘણા સર્વિસ સ્તરનો અનુભવ કરો ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ બિઝનેસ અને ઈકોનોમી સંપૂર્ણ સર્વિસ સરળ જેટ સિંગલ સર્વિસ ઇકોનોમી ફ્રિલ્સ નહીં પરિણામ એકબીજા સાથે જોડાયેલા સ્થળો સમયસર વિશ્વસનીયતા છે સરળ જેટ સિંગલ ડેસ્ટિનેશન અને વારંવાર ફ્લાઇટ્સ તો આ 2 પ્રકારની સર્વિસ ખ્યાલો અથવા 2 અલગ અલગ એરલાઇન્સ છે હવે સર્વિસ ના ખ્યાલો છે ઓનરન ઓટો રિકશો સર્વિસ જે અગાઉ ઉલ્લેખિત છે તે 4 લક્ષણોની દ્રષ્ટિએ લખી શકાય છે કારણ કે પ્રથમ મૂલ્ય વિશ્વસનીય પિક અપ અને આરામદાયક રીતે ઘર સુધી પોહચાડવાની મુસાફરી છે તે સર્વિસ નું મૂલ્ય છે ફોર્મ અને ફંક્શન જે સ્થાને ફ્લીટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એફએમ રેડિયો અને બોટલ્ડ પીવાના પાણી સાથે આરામદાયક ઓટો રિક્ષાનો અનુભવ કરો પરિણામ ઓટો રિક્ષા માટે ઓછામાં ઓછો રાહ જોવાનો સમય ડોર ટુ ડોર મુસાફરી છે તેથી સર્વિસ ના ખ્યાલને મૂલ્ય સ્વરૂપ અને કાર્ય અનુભવ અને પરિણામની દ્રષ્ટિએ આ રીતે જાળવી રાખવો જોઈએ આ વિડીયો જોવા બદલ આભાર મને આશા છે કે તે મદદ કરશે